ઈલેક્ટ્રીક ફિલ્ડનું ડાયવર્જન્સ અને ગોસનો નિયમ પ્રત્યેક સદીશ ક્ષેત્ર માટેના પહેલાના લેક્ચરમાં આપણે ડાયવર્જન્સ નામની રાશિને વ્યાખ્યાયિત કરેલી છે તેથી ચાલો હું આ લખું આપણે ડાયવર્જન્સ નામની રાશિને વ્યાખ્યાયિત કરીએ છીએ જેણે બંધ વોલ્યુમમાં વેક્ટર ક્ષેત્રનો ચોખ્ખો પ્રવાહ અથવા વેક્ટર ક્ષેત્ર માટે ચોખ્ખો પ્રવાહ હતો કે કેમ તે વિશે જણાવ્યું હતું અને તેથી તે ક્ષેત્રના સ્રોત અથવા સિંક સાથે સંબંધિત હતું આપણે હવે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં વિશેષતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અને ઇલેક્ટ્રિક ક્ષેત્રના ડાયવર્જન્સ વિશે વાત કરીશું યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે જે x y અને z નું વિધેય છે હું આને વેક્ટર r ના વિધેય તરીકે પણ લખી શકું છું એટલે કે Exyz અને E પ્રમાણે પણ લખી શકાય તેથી ડાયવર્જન્સ એ x y z ના સંદર્ભમાં x y z ઘટકના આંશિક વ્યુત્પન્નનો સરવાળો છે એટલે કે ∇ E xyzEx∂xEy ∂yEz∂z થશે અને ફરીથી યાદ કરીએ કે આપણે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ હું નજીકનું કદ લઈશ અને આ બધી સપાટીઓ ને ધ્યાનમાં લઉ તો ક્ષેત્રના વેક્ટર અથવા આ કદને બહાર નિર્દેશિત કરવામાં આવશે જો હું E વિસ્તાર સાથે પથરાયેલા દરેક સપાટી પર અને કેટલાક ક્ષેત્રોનો સરવાળો લઉં છું તો આનો અર્થ શું થાય છે હું આ ક્ષેત્રને લંબ દિશા સાથે અને ઘટક દ્વારા ગુણાકાર કરી રહ્યો છું આ નાના કદને બરાબર છે iEi ds V ∇E છે આ તે છે જે આપણને કહેવામાં આવ્યું છે તે કેવી રીતે જુદા પાડવાનું કાર્ય સૂચવે છે સ્રોત અથવા સિંક શું છે યાદ કરો કે જો આ iEi ds 0 હોય તો ત્યાં કોઈ ડાયવર્જન્સ નથી અને તેથી ક્ષેત્ર અથવા ક્ષેત્રના કેટલાક ક્ષેત્રમાં આ સંકલન એ નોન ઝીરો હોવું જોઈએ અને આ ઇલેક્ટ્રિકના કિસ્સામાં ક્ષેત્રને ફ્લક્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આપણે હવે ચાર્જને લીધે ઇલેક્ટ્રિક ક્ષેત્રના ડાયવર્જન્સની ગણતરી કરીએ x y z બિંદુ પર વિદ્યુતક્ષેત્ર E એ Exyz 14π0 ∫ρr r3r r dv'દ્વારા આપવામાં આવે છે શરૂઆતમાં આપણે એક પોઇન્ટ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફીલ્ડ લખીશું જે Exyz14π0qr r3r r છે જયાં પોઇન્ટ ચાર્જની પોઝીશન r પર છે અને હું r પર વિદ્યુતક્ષેત્રની ગણતરી કરી રહ્યો છું આ વેક્ટર r r છે અહીં હવે આપણે ડાયવર્જન્સ લઈએ તેની પહેલા હું Exxyz માટે ઈલેક્ટ્રીક ફિલ્ડના વ્યક્તિગત ઘટકો લખું છું Exxyz14π0q x xx x2y y2z z232 છે એ જ રીતે y ઘટક માટે આ રીતે લખી શકાય Eyxyz14π0q y yx x2y y2z z232 ઝડપથી તે જ રીતે હું z ઘટક માટે આ રીતે લખી શકુ Ezxyz14π0q z zx x2y y2z z232 ચાલો હવે Ex xyz∂xની ગણતરી કરીએ નોંધો કે Ex એ x y z નું વિધેય છે તેને આ રીતે લખી શકાય Ex xyz∂x∂x14π0qx xx x2y y2z z232 આને આપણે ઝડપથી પૂર્ણ કરીએ તો અહીં q4π0 સામાન્ય હોવાથી હવે સમીકરણ આ મુજબ બનશે Exxyz∂xq4π01r r3x xx 32 2 x xx x2y yz z252 આનુ સાદુ રૂપ આપતા સમીકરણ આ મુજબનું મળે છે Exxyz∂xq4π01r r3 3x x2r r5 આ જ રીતે હું Ey∂y ની ગણતરી કરી શકું છું જે q4π01r r3 3y y2r r5 થાય છે અને તેવી જ રીતે Ez∂zq4π01r r3 3z z2r r5 થશે આ બધી બાબતોમાં આપણે r લીધેલું છે કારણ કે આ ટર્મ દૂર થઈ જાય છે જો હું આ બધું ઉમેરું છું તો હું જે મેળવવા જઇશ તે આ મુજબ છે Ex∂xEy∂yEz∂z તે બીજું કાંઈ નહિ પણ ∇Exyz છે આથી મને q4π03r r3 3r r2r r50 મળે છે તો જ્યાં સુધી તમે ચાર્જ પર નહી હો ત્યાં સુધી આ ક્ષેત્રનું ડાયવર્જન્સ 0 થાય છે Ex∂xEy∂yEz∂zq4π03r r3 3r r2r r50 for rr તો આપણે શીખ્યા કે જો હું r પર પોઇન્ટ ચાર્જ q લઉં અને કોઈ પોઇન્ટ r પર E ના ડાયવર્જન્સની ગણતરી કરું તો rr માટે ∇E 0 છે તો હવે જો હું ચાર્જ વિતરણથી દૂર હોઉં ત્યાં સુધી ચાર્જ વિતરણ લઈશ તેનો અર્થ એ છે કે એક બિંદુ પર જ્યાં કોઈ ચાર્જ નથી ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્રનું ડાયવર્જન્સ હંમેશાં 0 રહેશે હવે આપણે વિચારીએ કે જ્યાં ચાર્જ ન હોય તે બિંદુ આગળ ∇E 0થાય છે તેનો અર્થ શું છે કે ∫ ∇E dv માટે જ્યાં કોઈ ચાર્જ નથી તે 0 છે જ્યાં બંધ વોલ્યુમ પર ચાર્જ 0 છે પરંતુ હવે આપણે એવા વોલ્યુમ વિષે વિચાર કરીએ કે જે ચાર્જને બંધ કરે છે હવે આપણે તે જોઈએ ધારો કે મારી પાસે r પ્રાઇમ પર ચાર્જ q છે અને તેની આસપાસનું સંચાલન કરવાનું સરળ છે તેના માટે વોલ્યુમને ગોળાકાર વોલ્યુમ બનાવું છું તેથી આ ચાર્જ અને તેની આસપાસના વોલ્યુમને જોઈએ મને ખબર છે કે ક્ષેત્રની રેખાઓ આગળ વધી રહી છે કારણ કે તે વોલ્યુમના કાટખૂણેથી લંબ રૂપે સપાટી તરફ જઈ રહી છે હું આ લંબ વિશે થોડા સમય પછી વાત કરીશ પરંતુ હમણાં આ dr લો આપણે આ ક્ષેત્રને લઈ જઈ રહ્યા છીએ સપાટી તરફ કાટખૂણે વોલ્યુમની સપાટી તરફ ધ્યાન દોરતી રેખાઓ જુઓ તેથી તમે જોશો કે E અને સપાટી સમાંતર છે અને તેથી E ds E area લખી શકાય હવે મને ખ્યાલ છે કે હવે પોઇન્ટ ચાર્જ માટે Eq4π01r2છે જયાં r એ કેન્દ્રથી અંતર છે

ds4πr2q4π01r2q0 અને આથી તમામ સપાટીઓ માટે E ની કિંમત તમામ ગોળાકાર સપાટીઓ માટે સમાન હોય છે અને તેથી E ds4πr2q4π01r2 છે અહીં આ કેન્સલ થાય છે 4π કેન્સલ થાય છે અને આ q0 બને છે તેથી હવે હું જાણું છું કે ગોળાની આસપાસનો બિંદુ ચાર્જ E ds q0 છે આ બાબત તમામ સપાટીઓ માટે સત્ય હોય છે ચાલો તે ચકાસીએ જો હું મનસ્વી સપાટી બનાવું પછી E ds 0 થાય છે કે જેમાં બે સપાટીઓની વચ્ચે આવેલા કદ માટે ગણવામાં આવે છે શા માટે કારણ કે E ds ∇E dv છે અને વચ્ચે આ ક્ષેત્રમાં કોઈ ચાર્જ નથી જો વચ્ચે કોઈ ચાર્જ ન હોય તો પછી આ 0 હશે જો આ 0 છે તેનો અર્થ એ કે જે પણ પ્રવાહ આવે છે પ્રવાહની જે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે એટલે કે ફ્લક્સ બહાર નીકળી રહ્યો છે કારણ કે આ ડાયવર્જન્સ 0 છે તેથી E ds ∇E dv 0છે આ સૂચવે છે કે કોઈપણ સપાટી પર E ds એ q enclosed0 છે તે સપાટી ગોળાકાર હોવી જરૂરી નથી તો આપણે જે કંઇ શીખ્યા છે તેને એકસાથે બનાવો અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર ના ડાયવર્જન્સ માટે સામાન્ય અભિવ્યક્તિ લખો હવે જોઈએ કે આપણે શું શીખ્યા છીએ તેથી જો મને ચાર્જ વિતરણ આપવામાં આવે છે તો આપણે તેને કહીએ તો આપણે જે શીખ્યા છે તેમાં પ્રથમ છે ચાર્જ વિતરણની બહારના પોઇન્ટસ માટે E નું ડાયવર્જન્સ શૂન્ય બરાબર છે એટલે કે ∇E 0 છે મુદ્દા નંબર 2 આપણે જે શીખ્યા તે એવું છે કે જો હું ઇલેક્ટ્રિક ક્ષેત્રનો પ્રવાહ લખીશ અથવા જો હું સપાટી પર E ds લખીશ તો આ ડાયવર્જન્સ પ્રમેય દ્વારા સપાટીની આસપાસ અથવા બંધ થયેલ વોલ્યુમ પર E નું ડાયવર્જન્સ સમાન છે એટલે કેsurfaceE ds volume∇E dv 0 છે જો હું પોઇન્ટ ચાર્જને સમાપ્ત કરતી સપાટી પર E ds લઉં તો આ q enclosed0 જેટલું છે અને સપાટીને પોઇન્ટ ચાર્જ છે તેવું કોઈ ફરક પડતો નથી કારણ કે કેટલીક સપાટી દ્વારા બંધાયેલ છે અને સપાટીને તે ચોક્કસ બનાવી શકે છે કોઈપણ આકાર ગોળાકાર અથવા બિન ગોળાકાર અથવા કોઈપણ મનસ્વી આકારનો હોવો જોઈએ એટલે કે surfaceE ds q0છે તેથી હું આ ત્રણ તથ્યોનો ઉપયોગ હવે તે બતાવવા માટે કરીશ કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ડાયવર્જન્સ શું છે તો ચાલો આપણે વીજભાર વિતરણ ને સરફેસની અંદર લઈએ અને ખૂબ નાનું ગોળાકાર અથવા અન્ય કોઈ આકારનું કદ ધ્યાનમાં લઈએ તો અંદરના કોઈ પણ બિંદુ માટે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ E ને E1E2 લખી શકું છું જયાં E1 એ વોલ્યુમની અંદરના ચાર્જીસને કારણેનું ફિલ્ડ છે અને જો વોલ્યુમ પૂરતું નાનું હોય તો આપણે કહી શકીએ કે ક્ષેત્ર લગભગ બધા જ બિંદુઓ પર સમાન છે અને E2 એ બહારના ચાર્જીસને કારણેનું ફિલ્ડ છે અને આપણે શીખી ગયા કે E નું ડાયવર્જન્સ ∇E એ ∇E1 ∇E2 ના બરાબર છે જો કે E2 નું ડાયવર્જન્સ ∇E2 એ 0 છે કારણ કે E2 આ વોલ્યુમની બહારના ચાર્જને કારણે છે અને તેથી આ E1 નું ડાયવર્જન્સ છે તેથી ∇E dv ∇E1 dv E1 ds એ q enclosed0 ના બરાબર છે અને તેથી નાના વોલ્યૂમની અંદરની વીજભાર ઘનતા ৎ0 v એ ∇E v ના બરાબર છે અને હવે તમે જોઈ શકો છો કે બંને બાજુ v કેન્સલ થશે અને મને અંદરના ક્ષેત્રનું ડાયવર્જન્સ ∇E એ ৎ0 ના બરાબર મળે છે અને તેથી હું લખી શકું કે ∇E ৎ0 છે જો ચાર્જની ઘનતા 0 છે તેનો અર્થ છે કે હું ચાર્જ વિતરણની બહાર છું ડાયવર્જન્સ 0 છે અને જો હું ચાર્જ વિતરણની અંદર છું તો ડાયવર્જન્સ ৎ0 છે તો આ ડાયવર્જન્સ પરનું સૌથી જનરલ સ્ટેટમેન્ટ છે અને આને ગોસના નિયમનું વિકલ સ્વરુપ કહેવાય છે